તેથી અગાઉના વ્યાખ્યાનમાં મેં વિલ્સન સોમરફેલ્ડ ક્વોન્ટમ સ્થિતિ રજૂ કરી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે સમયાંતરે મોમેન્ટમ p d x એ n h બરાબર છે અથવા ક્રિયાનું પ્રમાણ કરવામાં આવે છે તેથી હું લખું છું કે આ અંદરની ક્રિયા પ્લેન્કPlanck'sના કોન્સટન્ટ h ના એકમોમાં પ્રમાણિત છે અને આપણે આને નંબર વન પર લાગુ કરવા માટે લાગુ કર્યું સરળ હાર્મોનિક ઓસિલેટર જે પાર્ટીકલ m એ સામાન્ય હાર્મોનિક મોમેન્ટમ રજૂ કરે છે અને આપણે જોયું કે એનર્જિ n th લેવલ એ n h nu તરીકે આપવામાં આવે છે જે અગાઉ બ્લેક બોડીના સ્પેક્ટ્રમને જે સમજાવે છે તેની સાથે મેળ ખાય છે અને આપણે તેને આગળ વધતા પાર્ટીકલ પર પણ લાગુ કર્યું છે તેને એક ડાયમેન્શનલ કહે છે કે x ની બરાબર 0 અને x સમાન L વચ્ચે મર્યાદિત x ઍક્સિસ ની સાથે આપણે જોયું કે E n ને n2h28mL2 આપવામાં આવ્યું હતું તેથી E n એ n સ્કવેરના પ્રમાણમાં હતું ચાલો હવે આપણે તેને 2 ડાયમેન્શનલ સિસ્ટમ પર લાગુ કરીએ જે બોહર મોડેલને અનુરૂપ હશે તેથી બોહર મોડેલે જે કર્યું તે યાદ કરો કે તે ઇલેક્ટ્રોનને ન્યુક્લિયસની આસપાસ ગોળાકાર ઓર્બિટ્સ માં આગળ વધતું માનવામાં આવે છે અને કારણ કે એંગ્યુલર મોમેન્ટમનું સંરક્ષણ કરવામાં આવે છે તેથી ઓર્બિટ્સ નું વિમાન સમાન છે આપણે હવે આને સામાન્ય બનાવવા જઈ રહ્યા છીએ તેથી આપણે બોહર મોડેલને અન્ય પ્રકારની ઓર્બિટ્સ ની સંભાવનાઓ અને ક્લાસિકલ મિકેનિક્સ માંથી અન્ય પ્રકારની ઓર્બિટ્સ શું છે તે ધ્યાનમાં લેવા માટે સામાન્ય બનાવવા જઈ રહ્યા છીએ હું જાણું છું કે 1r સંભવિતતામાં ઓર્બિટ્સ સામાન્ય રીતે લંબગોળ હોય છે એનો અર્થ એ થયો કે મારી પાસે જે હોઈ શકે છે તે એ છે કે હું એક વર્તુળમાં ઇલેક્ટ્રોન ખસેડી શકું છું હું લંબગોળ ઓર્બિટ્સ માં ઇલેક્ટ્રોન પણ ખસેડી શકું છું અને આનું વર્ણન કેવી રીતે કરવામાં આવે છે અને તમે જોશો કે તે બોહર સોમરફેલ્ડ ક્વોન્ટાઇઝેશનની સ્થિતિમાંથી કુદરતી રીતે બહાર આવે છે તેથી આમાં ફરીથી હવે હું હવે મોમેન્ટમના કોન્સેપ્ટને સામાન્ય બનાવવા જઈ રહ્યો છું હવે હું આ સામાન્ય મોમેન્ટમને કહેવા જઈ રહ્યો છું અને અમારા હેતુઓ માટે હું જે કરવા જઈ રહ્યો છું તે એ છે કે તેને વેરીએબલ ને અનુરૂપ નીચેની રીતે વ્યાખ્યાયિત કરો કે વેરીએબલ x y z હોઈ શકે છે તેથી હું સ્થિતિનું વર્ણન કરવા અને સામાન્ય મોમેન્ટમને વ્યાખ્યાયિત કરવા માટે કોઈપણ વેરીએબલ લઈ શકું છું તેથી આપણે આ માટે જે કરીએ છીએ તે યોગ્ય સ્ટેપ છે નંબર વન સ્પેસ વેરિયેબલની દ્રષ્ટિએ એનર્જિ E લખે છે જે અનુકૂળ છે અને 2 p અનુરૂપ વેરીએબલ ને હું હાલ માટે જવા દવ છે તેને કેપિટલ X કહો તે ∂Ex તરીકે આપવામાં આવે છે તેથી હું તમને એક ઉદાહરણ આપું છું ધારો કે પાર્ટીકલ 2 ડાયમેન્શનલ વર્લ્ડમાં આગળ વધી રહ્યો છે તો એનર્જિ E ને 12mr2 તરીકે આપવામાં આવે છે જ્યાં r ડિસ્ટન્સ છે ઉપરાંત 12mr22 જ્યાં એ x ઍક્સિસમાંથી એંગલ છે તેથી હું આયોજક પોલાર કોઓર્ડિનેટમાં અને તે ઉપરાંત સંભવિત એનર્જિ માં જે સામાન્ય રીતે r વેક્ટર પર આધાર રાખી શકુ છું પરંતુ અત્યારે તેને r થવા દો પછી pr ની વ્યાખ્યા ∂Er રીતે કરવામાં આવશે જે mr બનશે તે જ રીતે p ને ∂E તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવશે જે mr2̇ હશે તેથી આ સામાન્ય મોમેન્ટમનો કોન્સેપ્ટ છે અને હું તમને બતાવી દઉં છું કે તેને સામાન્ય મોમેન્ટમ શા માટે કહેવામાં આવે છે તેથી આપણે 2 ડાયમેન્શનલ સ્પેસમાં ચાલતા પાર્ટીકલ ને ધ્યાનમાં લેતા હતા ચાલો આપણે ફક્ત 2 ડાયમેન્શનલ x અને y વિશે ની વાત મર્યાદિત કરીએ અને આપણે અને r નું વર્ણન કરે તેવા વેરિએબલને ધ્યાનમાં લેતા હતા તેથી આપણી પાસે એનર્જિ છે જે 12mr212mr22V જે વેક્ટર પર જ આધાર રાખી શકે છે પરંતુ હું ફક્ત Vr લઈશ તેથી તે પછી તેની કેન્દ્રીય સંભાવના જે pr છે જે ∂Er છે એ mr છે અને તેમાં મોમેન્ટમના ડાયમેન્શનસ્ છે જે લિનિયર મોમેન્ટમ છે અને p એ વેરીએબલ ∂E ને અનુરૂપ છે જે mr2 છે અને આમાં એંગ્યુલર મોમેન્ટમના ડાયમેન્શનસ્ છે ઠીક છે તેથી નોટિસ કરો કે સામાન્ય મોમેન્ટમ લિનિયર મોમેન્ટમ જેવા હોય તે જરૂરી નથી તે એંગ્યુલર મોમેન્ટમ હોઈ શકે છે અને હવે ક્વોન્ટમ સ્થિતિ હશે તેથી સામાન્ય મોમેન્ટમની દ્રષ્ટિએ ક્વોન્ટમ સ્થિતિ ∫prdr હશે એ n ઇન્ટેજરની બરાબર છે મને તેને nr h કહેવા દો અને ∫pdϕ જેવા કેટલાક nh સમાન થવા જઈ રહ્યાં છે જ્યાં nr એ 0 1 અને તેથી વધુ હશે આ ક્વોન્ટમ પરિસ્થિતિઓ હવે નોટિસ કરે છે કે હવે 2 પરિસ્થિતિઓ છે 2 ક્વોન્ટમ પરિસ્થિતિઓ એક r પર અને 1 પર અને આ 2 ક્વોન્ટમ પરિસ્થિતિઓ ઓર્બિટ્સ ને યોગ્ય રીતે નક્કી કરે છે તેથી ચાલો આપણે આના પર થોડો વધુ સમય વિતાવીએ તેથી મારી પાસે pr છે જે mr છે અને p છે જે mr2 છે અને સંબંધિત ક્વોન્ટમ પરિસ્થિતિઓ ∫prdr છે અને તે nr h અને ∫pdϕ ની બરાબર છે અને આ સમયગાળાની સામે nh ઇનપુટ હોઈ શકે છે શું થઈ રહ્યું છે કે જો તમે બળ ના કેન્દ્ર સાથે x y પ્લેન માં મોમેન્ટમ ને ધ્યાનમાં લો તો આપણે ક્લાસિકલ મિકેનિક્સ પાસેથી જાણીએ છીએ કે આ કિસ્સામાં જો Vr એ kr ના બરાબર છે કે તે એક આકર્ષક કુલંમ્બ અથવા ગ્રેવિટેશન પ્રકારની સંભાવના છે તો ઓર્બિટ્સ આવી છે કાં તો તેઓ ગોળાકાર હોઈ શકે છે અથવા તે લંબગોળ હોઈ શકે છે અને આમાં થોડી વિચિત્રતા છે અને એંગ્યુલર ઓછું લંબગોળ ઓર્બિટ્સ છે તેથી જો મેં વિચાર્યું હોય કે ગોળાકાર ઓર્બિટ્સ માં એંગ્યુલર ક્ષણ L1 હોય અને લંબગોળ L2 અને L1 એ L2 કરતા વધુ હોઈ શકે તો આ અર્થપૂર્ણ છે કારણ કે જો એંગ્યુલર મોમેન્ટમ 0 ધારો કે એંગ્યુલર મોમેન્ટમ 0 છે L 0 છે તો પછી મોમેન્ટમ મૂળ માંથી પસાર થતી લિનિયર હશે તેથી તે કિસ્સામાં મોમેન્ટમ મૂળ માંથી પસાર થતી લિનિયર હશે તેથી એંગ્યુલર મોમેન્ટમ અત્યારે ઓર્બિટ્સ ની લંબગોળતા નાની અથવા વિચિત્રતાને મોટી કરે છે ચાલો આપણે ક્વોન્ટમ સ્થિતિ પૂરી પાડીએ હવે આ કિસ્સામાં ધ્યાનમાં આવે છે કે આપેલ ઓર્બિટ્સ માટે તેથી જો આ પ્રકારની કોઈ ઓર્બિટ્સ હોય તો ડિસ્ટન્સ r1 નાનું ડિસ્ટન્સ r2 છે અને જ્યારે હું prdr ઉદાહરણ તરીકે ગણતરી કરું છું ત્યારે હું સંપૂર્ણ સમયગાળો પૂર્ણ કરવા માટે r1 થી r2 prdr પ્લસ પર જઈશ અને r2 થી r1 prdr પ્લસ પર જઈશ અને તે મને બંને ઇન્ટીગ્રલ્સ સમાન જવાબ આપશે કારણ કે સમપ્રમાણતા અને તેથી આ કંઈ નથી પરંતુ 2r1r2prdr છે બીજી તરફ V kr p જેવા કેન્દ્રીય બળ માટે જે mr2 છે જે કંઈ નથી પરંતુ એંગ્યુલર મોમેન્ટમનું સંરક્ષણ કરવામાં આવે છે આ કવાંટીટીનું સંરક્ષણ કરવામાં આવે છે અને તેથી p કેન્દ્રીય બળ માટે કોન્સટન્ટ રહેશે તેથી હવે હવે અમે વિમાનમાં અથવા કોમ્બિક ફીસમાં પ્લાનર ઓર્બિટ્સ માં મોમેન્ટમ કરતી સિસ્ટમના એનર્જિ સ્તરની ગણતરી કરવા માટે અત્યાર સુધી જે કર્યું છે તે બધું લાગુ કરવા માટે તૈયાર છીએ અને તે આપણને બોહર મોડેલ જેવો જ જવાબ આપવો જોઈએ હવે આપણે જે કરી રહ્યા છીએ તે સંભવિત કેન્દ્ર ની આસપાસ વિમાનમાં પાર્ટીકલ નું મોમેન્ટમ લઈ રહ્યા છીએ જે kr છે અને એટમ્સનો કિસ્સો તે કશું જ નથી પરંતુ 140Ze2r જ્યાં e ઇલેક્ટ્રોન નો ચાર્જ છે ઠીક છે પરંતુ હાલ માટે હું આ પૂછીશ તેથી kZe240 અને સિસ્ટમની એનર્જિ 12mr212mr22 kr આપેલી છે pr એ ∂Er ના બરાબર છે જે mṙ છે અને સંબંધિત ક્વોન્ટમ સ્થિતિ r1 થી r2 ગણી 2 prdrnrh સમીકરણ p એ ∂Er સુધી સમાન છે જે mr2r છે ̇ જે કોન્સટન્ટ છે આપણે આને L કહીએ અને તેને અનુરૂપ સ્થિતિ mr2dϕ છે તેનો અર્થ એ છે કે જો હું આ ક્રોસથી એક બિંદુથી પ્રારંભ કરું અને તે બધા પર જાઉં તો v d ઇન્ટિગ્રલ 0 થી સુધી આ L02dϕ બરાબર છે આ nh ની બરાબર છે જે મને L nϕh2 અથવા n આપે છે જે બોહરની સ્થિતિ સમાન છે જો આપણે ફક્ત ઓર્બિટ્સને ધ્યાનમાં લઈએ તો આપણી પાસે pr છે તે mr ની બરાબર છે તે 0 ની બરાબર છે L એ n ની બરાબર છે અને એનર્જિ 12mr2 ની બરાબર છે જે 0 અને n222mR2 kr ની બરાબર હશે અને mv2rkr2 |rR સાથે આ મને બોહર મોડેલ જેવો જ જવાબ આપશે હવે અમે એવી સંભાવના પર વિચાર કરી રહ્યા છીએ કે પાર્ટીકલ પણ r ડાયરેક્શન માં મોમેન્ટમ કરી શકે છે તેથી તેમાં એક ṙ સામેલ છે તેથી આ મને લંબગોળ ઓર્બિટ્સ આપે છે અને તેના માટે મારી પાસે prdr છે જે નોન 0 છે જે mrdr એ nrh સમાન છે તેથી હવે મારી પાસે 2 ક્વોન્ટમ નંબરો nr અને n છે તો ચાલો આપણે આની ગણતરી કરીએ એનર્જિ ની સ્થિતિ માંથી E 12mr212mr22 kr છે જે pr22mL22mR2 kr જેવું જ છે મને pr√2mE L2r22mkr મળશે બરાબર મળે છે તેથી મારી પાસે pr√2mE L2r22kr છે આ ઓર્બિટ એવી છે કે મારી પાસે r1 છે મારી પાસે r2 r1 અને r2 પોઇન્ટ છે જ્યાં ṙ જે pr સૂચવે છે જે 0 બરાબર છે તેથી 2mE L2r22kr તે 0 બરાબર છે લખતી વખતે અભિવ્યક્તિ માંથી તેની ગણતરી કરી શકાય છે તેથી મારી પાસે જે છે તે છે nrh એ 2r1r2√2mE L2r22krdr ની બરાબર છે તેથી હું ફક્ત જવાબ આપીશ આ આખી બાબતનો જવાબ 2L mk 2mEમળશે માફ કરશો અહીં m છે અહીં m છે તે છે તેથી આ nrh છે જે તમને ઇન્ટિગ્રલ માટે અંતિમ જવાબ આપે છે અને તે જ એનર્જિ નક્કી કરશે હવે તમને આશ્ચર્ય થશે કે આ માઇનસ 2 m E શા માટે ધ્યાનમાં રાખો કે આ એક બંધાયેલું સ્ટેટ છે અને તેથી E એ 0 થી ઓછું છે તેથી આપણે જે મેળવીએ છીએ તે છે તેથી પ્રથમ શરતથી∫pdϕnh મને L n મળશે અને બીજી શરતથી ∫prdr nrh મને 2L mk 2mE nrh મળશે અને તેથી L mk 2mE nr જેમાં માઇનસ L એ m છે જો હું તેને બદલી શકું તો મને nnrmk 2mE મળશે અથવા E સમાન n phi પ્લસ n r સમાન m k2 છે માઇનસ ચિહ્ન સાથે n22 ની માત્રા હશે જે mZ2e4322022 થી માઇનસ સાઇન 1 ઓવર વખત n2 જેવી જ હશે તેથી આપણને એક એનર્જિ E મળે છે જે mZ2e43220221n2 જેવી એનર્જિ મેળવીએ હું આને n કહું છું જ્યાં n એ nnr છે હવે બોહર મોડેલ દ્વારા અથવા એટલા માટે પણ કારણ કે n0 માં 0 એંગ્યુલર મોમેન્ટમ સૂચવે છે કે તેને કેવી રીતે બાકાત રાખવું અને n ને સમાન કહો 1 2 3 અને વગેરે અને n 0 1 2 અને વગેરે અને n સમાન nn વગેરે એનર્જિ En આ સંખ્યા દ્વારા આપવામાં આવે છે જે બોહર ના જવાબ 13 6Z2n2 ઇલેક્ટ્રોન વોલ્ટસ જેવી જ છે જે તમે બહાર આવે છે તેમાં આ નંબરની ગણતરી કરી શકો છો જે બોહર મોડેલ જેવો જ જવાબ છે તે તમને શું આપે છે જો કે હવે આપણે ફક્ત વિલ્સન ક્વોન્ટમ પરિસ્થિતિઓનું વિશ્લેષણ કરીએ n અને nrએ 2 ક્વોન્ટમ સંખ્યા આપે છે તેથી ક્વોન્ટમ પરિસ્થિતિઓ 2 ક્વોન્ટમ સંખ્યાઓ આપે છે n અને nr અને આપણે જોઈએ તેમનો અર્થ શું છે n phi h એંગ્યુલર મોમેન્ટમ સાથે સંબંધિત છે અને n r એવી છે કે n r પ્લસ n phi એનર્જિ આપે છે તેથી જો n એ nnrસમાન એનર્જિ હશે જો કે ઉદાહરણ તરીકે આ 2 વિવિધ ઓર્બિટ્સ છે ધારો કે n એક બરાબર છે જે હું nr0 અને n1 કરી શકું છું ધારો કે n બરાબર 2 હું nr0 n2 અથવા nr1 અને n1 તે બંને એક સરખી એનર્જિ આપે છે હવે જો n2 તો તેઓ કેવા પ્રકારની ઓર્બિટ્સ હશે હું અપેક્ષા રાખું છું કે આમાં ઓછી વિચિત્રતાઓ હશે અને તે ગોળાકાર ઓર્બિટ્સ હોઈ શકે છે n એ એક છે જે એંગ્યુલર મોમેન્ટમ થી ઓછી છે તેથી તે લંબગોળ ઓર્બિટ્સ હોઈ શકે છે તેથી હવે આપણે જે રજૂ કર્યું છે તે વિલ્સન સોમરફિલ્ડ ક્વોન્ટાઇઝેશનની પરિસ્થિતિઓ મારફતે કોલોમ્બ સંભવિતતાના પ્રભાવ હેઠળ આગળ વધી રહ્યા હોય ત્યારે વિમાનમાં ફરતા ઇલેક્ટ્રોનની આ ઓર્બિટ્સના વિચારને સામાન્ય બનાવે છે પછી તે વધુ ઓર્બિટ્સ હશે જે સમાન એનર્જિ ધરાવે છે જોકે વિવિધ ક્વોન્ટમ સંખ્યાઓ તેથી આ વ્યાખ્યાનને સમાપ્ત કરવા માટે આપણે કુલોમ્બ સંભવિતતાના પ્રભાવ હેઠળ વિમાનમાં ફરતા ઇલેક્ટ્રોન પર ક્વોન્ટમ પરિસ્થિતિઓ લાગુ કરી છે અને આપણને શું મળે છે કે એક એનર્જિ બોહર મોડેલ ની જેમ જ 1n2 ના પ્રમાણમાં બહાર આવે છે જો કે વધુ મહત્વપૂર્ણ એ છે કે તે એક થી વધુ પ્રકારની ઓર્બિટ્સ અને વર્તુળાકાર તેમજ લંબગોળ ઓર્બિટ્સ આપે છે અને તે એક જ એનર્જિ માટે એક ક્વોન્ટમ સંખ્યાથી વધુનો વિચાર રજૂ કરે છે તેનો અર્થ એ છે કે તેઓ એક ઓર્બિટ્સ કરતા વધુ ઓર્બિટ્સ હોઈ શકે છે જેમાં સમાન એનર્જિ છે અને આ કિસ્સામાં તેઓ વિવિધ વિચિત્રતાઓની ગોળાકાર લંબગોળ ઓર્બિટ્સ બની હતી